કેમ છો આજે અમે ક્લાઉડ કમ્પ્યુટિંગ છે તેમજ આપણે મૂળભૂત રીતે આ રિસોર્સના ઘણા વપરાશકર્તાઓ માટે લાભ લઈએ છીએ તેથી ગ્રાહકની દૃષ્ટિએ અથવા વપરાશકર્તાની દૃષ્ટિએ તે એક સ્કેલેબલ ની રીતે બંને દ્રષ્ટિએ રિસોર્સોનો યોગ્ય રીતે ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે જેથી તે ગ્રાહકને વધુ સારી રીતે અને અન્ય અર્થમાં પણ સેવા આપી શકે જે મર્યાદિત છે અથવા મર્યાદિત માત્રામાં રિસોર્સોમાં આપણે જે કહીએ છીએ કે તે ગ્રાહક અથવા ગ્રાહક તરીકે સેવા આપી શકે છે જેમ કે પ્રોવાઇડર કેટલો ભાગ તમારી પાસે કેટલું ઊર્જા રિસોર્સ છે તેથી કોઈ પ્રતિબંધ અથવા તે કોઈ જવાબદારી છે તેથી આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આ રિસોર્સ મેનેજમેન્ટના વિવિધ પાસાઓ શું છે તેથીઆપણને ચોક્કસ ક્લાઉડ કમ્પ્યુટિંગ વસ્તુઓમાં વિવિધ રિસોર્સ તરીકે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ મુખ્ય બાબત છે તો અમારી પાસે સર્વિસ તરીકે એક પ્લેટફોર્મ છે અને પછી છેવટે અમારી પાસે રિસોર્સ ધરાવીએ છીએ અમારી પાસે રિસોર્સ મેનેજમેન્ટ અને એપ્લિકેશનની બાબત તરીકે રિસોર્સ મેનેજમેન્ટ અથવા પ્લેટફોર્મ તરીકે માળખાગત સુવિધાઓ છે પરંતુ જોકે મુખ્યત્વે માળખાગત સુવિધાઓ મોટી ભૂમિકા ભજવે છે તેથી આ વિવિધ પ્રકારના રિસોર્સ છે અને ગ્રાહકો મૂળભૂત રીતે વિવિધ પ્રકારની અલગ અલગ સિસ્ટમો ની વસ્તુ લઈ શકે છે હું સર્વિસ પ્રોવાઇડર પાસેથી થોડી સર્વિસ લઉં છું અને સર્વિસ પ્રદાન કરું છું તેથી આ એકંદર કામગીરીઓનું સંચાલન માટે આ અમારો મૂળભૂત કોલ છે તેથી આપણે રિસોર્સનો પ્રકાર જોયો છે તેમ ભૌતિક રિસોર્સ અને અન્ય એપ્લિકેશનો જેવી એપ્લિકેશનો છે જે કેટલીક પ્રક્રિયાઓનું અમલીકરણ સીપીયુ પર મૂકે છે તેથી આ ઉપકરણો વ્યવસ્થાપન ઉપકરણો વસ્તુઓનું નિરીક્ષણ અને સંચાલન કરે છે અથવા આ અન્ય વિવિધ રિસોર્સ છે કેટલાક રિસોર્સનો સીધો ઉપયોગ થાય છે અને હું કહું છું તેમ સીપીયુ અને હાર્ડ ડિસ્ક અને અન્ય વસ્તુઓ મૂળભૂત રીતે રિસોર્સનું સંચાલન કરવા માટે છે તેથી જો તમે તેને વિગતવાર રીતે જુઓ આપણે કયા પ્રયાસો કરી રહ્યા છીએ જો આપણે રિસોર્સ મેનેજમેન્ટ કહીએ તો આપણે રિસોર્સ મેનેજમેન્ટ સાથે શું કરવા માંગીએ છીએ રિસોર્સ મેનેજમેન્ટ શબ્દ ક્લાઉડ સંસાધનો અને સેવાઓ દ્વારા પૂરી પાડવામાં આવતી ક્ષમતાઓને નિયંત્રિત કરવા માટે ઉપયોગમાં લેવાતી કામગીરીનો સંદર્ભ આપે છે જો વપરાશકર્તાઓ એપ્લિકેશનો સર્વિસ સારી રીતે કાર્યક્ષમ હોય તો અન્ય વસ્તુઓને ટાઇપો ઉપલબ્ધ કરાવી શકાય છે તેથી આપણે જે પણ કરવા માંગીએ છીએ જેમ કે રિસોર્સ અને સર્વિસીસ તે બધી બાબતોમાં ભૂમિકા ભજવે છે હવે જો આપણે ડેટા સેન્ટરછે તેથી તેમની પાસે મુખ્ય પ્રોવાઇડર જેમ કે આઇબીએમ ગૂગલ યાહૂ જેવા ડેટા સેન્ટર્સ છે તેથી માઇક્રોસોફ્ટ એમેઝોન વગેરે જેવી કંપની પાસે આપણે જોયું તેમ વિશ્વભરમાં વિશાળ ડેટા સેન્ટર્સ છે તેથી આ સંસાધનોને તે બાબતોના આધારે વિશિષ્ટ બનવા માટે આ ડેટાસેન્ટર જ નથી તમે ડેટા સેન્ટર જુઓ છો ડેટા સેન્ટર બે મુખ્ય ઘટકો કહીએ છીએ તો આપણે શું કરવા માંગીએ છીએ કોમ્પ્યુટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મૂળભૂત રીતે સર્વર સ્ટોરેજ કહો અને કદાચ નેટવર્ક જેવા રિસોર્સ હોય છે આ મુખ્યત્વે તમારા પાવર મેનેજમેન્ટ અથવા પાવર સપ્લાય અથવા એર કન્ડિશનિંગ અને અન્ય સંબંધિત ચીજવસ્તુઓની શોધમાં છે જે આ ડેટા સેન્ટર સાથે સંબંધિત છે તેથી જો મારી પાસે DC તરફ છે તેથી અહીં કોમ્પ્યુટ છે તેથી જો તમે એકંદર બધી બાબતો જુઓ તો હું કહું છું કે કુલ વપરાશ x છે તેથી તે x તરફ કંઈક અંશે છે તેથી જો તે માત્ર સર્વર વિશે વાત કરીએ છીએ ત્યાં તે વિશ્વના કુલ વપરાશમાં 0 5 ટકા હિસ્સો ધરાવે છે તેથી જો તમે જુઓ તો જો તમે મૂળભૂત રીતે અન્ય વસ્તુઓ માટે જોગવાઈઓ કરો છો તો તે પાવર પરની વસ્તુઓના 1 ટકાથી વધુ હોઈ શકે છે અને આ કેટલાક ડેટા છે જે કેટલીક જગ્યાએ નોંધાયા છે પરંતુ તે ખૂબ વધારે હોઈ શકે છે અને તે આ સર્વરોની માંગ પણ કહી રહ્યું છે જ્યારે કેટલાક અહેવાલો કહે છે કે સર્વરોમાટે ઊર્જા ની માંગ દર 5 થી 6 કલાકે વધી રહી છે અને કદાચ 6 વર્ષમાં બમણી થઈ રહી છે કાર્બન ડાયોક્સાઇડ ફૂટપ્રિન્ટ નો મોટો જથ્થો છે જે આ અશ્મિભૂત બળતણ ના દહનને કારણે થાય છે જો ઓછામાં ઓછા પ્રદર્શન માટે ઊર્જાનો ઉપયોગ ઘટાડવાની જરૂર હોય તો આપણું લક્ષ્ય એ હોવું જોઈએ જેથી આપણે આ ઊર્જા ઉપયોગને ઓછામાં ઓછી અસરથી અથવા આ કામગીરી સાથે સમાધાન કરવાની જરૂર છે તેથી આ વ્યવહારિક રીતે ન હોવું જોઈએ અથવા પ્રદર્શન પર ઓછી અસર થવી જોઈએ અને આ અમારું એક લક્ષ્ય છે તો જેમ તમે ચર્ચા કરી રહ્યા છો તે મુજબ જો આપણે કહીએ કે ગ્રીન ડેટા સેન્ટર્સ છે મેગાવોટ સ્કેલ પર કાર્યરત નવા ડેટા સેન્ટર ને લાખો ડોલર અથવા લાખો પૈસાની જરૂર છે તાજેતરમાં સંસ્થાકીય ખર્ચ ઘટાડવાની વિવિધ રીતો શોધવામાં ઘણી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે કેટલાક કિસ્સાઓમાં પીક ઓપરેટિંગ સ્ટેજ તરીકે ભંડોળ ઉપલબ્ધ હોય હોય તો પણ મારી પાસે આમ કરવા માટે કોઈ સંસાધનો નથી ધારો કે આઈઆઈટી ખડગપુર ખાતે આપણી પાસે ડેટા સેન્ટર છે અને અમે સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ પાસેથી વીજળી લઈ રહ્યા છીએ અને આવતીકાલે પણ અમે કહીએ છીએ કે અમે બમણા કરવા માટે કંઈ પણ સ્કેલ માપવા માંગતા નથી અને અમે ચૂકવણી કરવા તૈયાર છીએ પરંતુ સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ પાસે તે પ્રકારની વધારાની વીજળી ન હોઈ શકે તો મારી પાસે પૈસા છે અથવા વધુ જગ્યા વગેરે છે એટલું જ નહીં પરંતુ શું તે સપ્લાય કરી શકવામાં સક્ષમ છે કે નહિ તે પણ મહત્વનું છે ચોક્કસપણે પર્યાવરણીય પાસાઓ હજી પણ આજ સુધી છે દર વર્ષે મોટી માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ પાવર પ્લાન્ટમાંથી ઉત્સર્જિત થાય છે જે પર્યાવરણીય જોખમો પેદા કરે છે સંગ્રહણીય ઊર્જા સ્ત્રોતની આટલી મોટી જરૂરિયાતને સંભાળવા તૈયાર નથી ઊર્જા પર નિર્ભરતા ઘટાડવાની જરૂર છે તેથી ઊર્જા પર નિર્ભરતા ઘટાડવા માટે આપણે કેટલીક પદ્ધતિની જરૂર છે તેથી આ વસ્તુના બે ખૂબ વ્યાપક પાસાઓ છે માટે આપણે ચોક્કસપણે આ સંદર્ભમાં ગ્રીન કમ્પ્યુટિંગ અથવા બંને હોઈ શકે છે આવી બાબતો

મૂર કાયદા અથવા રેક અને વસ્તુઓના પ્રકાર જે ડેટા સેન્ટર ડિઝાઇન જેવું જ છે જેની અમે થોડી મિનિટો પહેલા વાત કરી રહ્યા હતા બીજું એ છે કે ડેટા સેન્ટર તેના પાસાઓ સૂચવે છે કે તમે કેટલી કાર્યક્ષમ રીતે ડિઝાઇન કરી શકો છો એટલે કે સર્વર વગેરે જેવા કોમ્પ્યુટ પાર્ટ ને અને જો લોકોએ કોઈ પ્રકારના ડેટા સેન્ટર ની મુલાકાત લીધી હોય તો તમે જાણો છો કે કૂલિંગ છે અને સર્વર રેક ખાસ કરીને ખૂબ મર્યાદિત વિસ્તારમાં ઠંડા કરવામાં આવે છે જેથી આ કૂલિંગ કરવાના હેતુ માટે જરૂરી ઊર્જા ઓછી થાય તેથી વિવિધ પ્રકારની સંશોધનની કામગીરી સાથે સમાધાન કર્યા વિના શ્રેષ્ઠ સંસાધનો નો ઉપયોગ કેવી રીતે કરવો તેના પર કામ કરી રહ્યા છે તેથી કલાઉડ એન્વાઇરન્મન્ટ બંનેનું સંચાલન બિન આવશ્યક કાર્યો માટે ઓપરેશનલ અક્ષમતા ઘટાડે છે તેથી આપણે તે ઓપરેશનલ ક્ષમતા કે બિન આવશ્યક કાર્ય ઘટાડી શકીએ છીએ જેમ કે તમે કોઈ ચોક્કસ સંસાધન અને અન્ય ઘણા પેકેજો વગેરેના ઘણા VM લો છો પરંતુ વ્યવહારિક રીતે તમારે તે બધી વસ્તુઓની જરૂર નથી શું આપણે તૈયાર VM કે તૈયાર OS બનાવી શકીએ કે જે વસ્તુઓ પર ચલાવી શકાય અન્ય પાસાઓ પર ડેટા સેન્ટર છે અને બીજું ડેટા સેન્ટર્સની ડિઝાઇન વગેરે છે તેથી આ ત્રણ મુખ્ય બાબતો છે અને અમે આ પાસાઓ પર ઝડપી નજર લેવાનો પ્રયાસ કરીશું જેથી આપણે તેનો અનુભવ કરી શકીએ તેથી જો તમે આ આખા ગ્રીન કલાઉડ ફ્રેમવર્ક તેથી તે કોમ્પ્યુટ કરવામાં આવે છે તેથી બીજું એ છે કે શું તમે VM માઈગ્રેશન હોય છે જેમાં દરેક બ્લેડ સર્વર 8 VM ચલાવે છે તો 16 થી 8 કુલ VM છે તેથી હવે 16 માંથી 8 અથવા 10 VM તેથી 16 10 VM ચાલી રહ્યા છે અથવા કદાચ ઊંચી બાજુએ 10 16 5 એટલે કે 80 VM ચાલી રહ્યા છે હવે જો સિગ્નલના કોઈપણ તબક્કે 10 અથવા 20 VM સક્રિય હોય તો તે સમગ્ર VM સર્વર સુધી પહોંચાડવામાં સક્ષમ હોય અથવા હું કેટલાક સર્વરોમાં VM પર નજર કેન્દ્રિત કરી શકું કારણ કે તે એક છે શું સર્વર VM સર્વર કરીએ છીએ જે બીજું પ્રકારનું પાસું છે તેથી જો તમે તે મેનેજમેન્ટ બાજુ જુઓ તો જ્યારે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો નથી ત્યારે ડાયનામિક શટડાઉન બાજુની વસ્તુઓનો આ ભાગ તેથી આ એક સામાન્ય ઉદાહરણ છે જો તમે જુઓ કે પ્રોસેસર્સ તરફ જઈ રહ્યો છે જો સંતૃપ્તિ ન હોય તો વધારો લિનીઅર પણ નથી તેથી શું આપણે વીજળી બચાવવા માટે આ જોડાણનો લાભ લેવા માટે VM સ્થાપી શકીએ કે નહીં તેથી હું વાત કરી રહ્યો હતો ત્યારે હું મારા VMને ઓછા ઉપયોગમાં લેવાતા સર્વર પર કેન્દ્રિત કરવા માંગુ છું જેથી સર્વરો પર ચાલુ VM ની સંખ્યા ઘટાડવામાં આવે તેથી આ અસરકારક રીતે હું આ નિષ્ક્રિય સર્વરનો કુલ વીજ વપરાશ ઓછો થાય તેથી મલ્ટિ કોર નોડ મૂકો તેથી આપણે જોવું પડશે કે સામાન્ય રીતે તે નોડ માં આ કોડ્સ કેવી રીતે વ્યસ્ત છે અથવા ત્યાં કેટલું લોડિંગ છે VM આવશ્યકતાઓને નોડ ક્ષમતા સાથે મિક્સ કરો જો તે ત્યાં હોય તો શું આપણે આ વસ્તુને સ્થળાંતર કરી શકીએ એક ખૂબ જ સરળ પ્રકારનું ઉદાહરણ છે તેથી જો મારી પાસે ૪ નોડ્સ હોય તો તે નિષ્ક્રિય સ્થિતિનો વપરાશ કરે છે અને જ્યારે તે 8 VM થી સંપૂર્ણપણે લોડ થાય છે ત્યારે તે 170 વોટ કહે છે તેથી જો મારી પાસે લગભગ 8 VM હોય જો આપણે 1 નોડ ચલાવીએ તો આવતીકાલે કુલ વપરાશ 170 થી વધારે હશે 1053 તેથી આ કિસ્સામાં કુલ વપરાશ 4 વોટ છે જે સામાન્ય રીતે વસ્તુઓ ને જુએ છે જો હું તેને વસ્તુઓમાં વહેંચીશ તો આવા 2 VM સાથે આપણે 138 કહીએ છીએ મારી પાસે 4 છે તેથી આ કિસ્સામાં 552 વોટ તેથી અહીં આમ કરીને આપણે તે જ જોવા માંગીએ છીએ કે આપણે મૂળભૂત રીતે વસ્તુઓ ઘટાડી શકીએ છીએ પરંતુ તેના પર થોડી પકડ છે હવે આ તબક્કેથી તે તબક્કે પહોંચવા માટે મારે તેને સ્થળાંતર કરવાની જરૂર છે અને સ્થળાંતરમાં થોડો ખર્ચ છે સ્થળાંતર ખર્ચ એ છે કે અહીં જ નહીં અમે તમામ VM એક જ કેટેગરી માટે લઈ રહ્યા છીએ તેથી VM વિવિધ કેટેગરીના હોઈ શકે છે તેથી તે તમામ વીએમને 1 નોડ અથવા 2 નોડ વગેરેમાં મૂકી શકશે નહીં તેથી આપણે તપાસ કરવાની અને દેખરેખ રાખવાની જરૂર છે કે ત્યાં કેટલું લોડિંગ છે કેટલા મફત VM છે જેથી આપણે મૂળભૂત રીતે VMનું સ્થળાંતર કરી શકીએ તેથી તેને વોટેજ માં ગુણાકાર કરવા જેવું સીધું નથી અહીં સ્થળાંતર માટે પણ થોડો ખર્ચ છે તો આપણે શું કરવાની જરૂર છે ક્લાઉડ અથવા VMM નંબર આ પ્રકારના લાઇવ માઇગ્રેશનને ટેકો આપે છે જોકે તે વ્યાવસાયિક રીતે ખર્ચાળ હોઈ શકે છે અને તેની બીજી રીતે પણ ઘણી અસરો છે જાણે કે સર્વરમાં કોઈ સમસ્યા હોય તો તમે અન્ય સર્વરોમાં સ્થળાંતર કરો છો વગેરે આ વસ્તુઓ શક્ય છે તેથી જ્યારે ભાર વધે છે ત્યારે આપણે કોઈક પ્રકારનું વેકઅપ કોલ કહી શકીએ છીએ આ વેકઅપ કોલ લોકલ એરિયા નેટવર્ક ના વેઇટિંગ નોડ ને શરૂ કરવા માટેનો છે તેથી ભારમાં વધારો થાય છે હું મૂળભૂત રીતે નોડ્સને વેકઅપ કોલ આપું છું તેથી નવા નોડ્સ માં નવા વીએમ નું શેડ્યૂલ કરો તેથી ત્યાં તકનીકો ઉપલબ્ધ છે અને જો આપણે કાર્યક્ષમ રીતે ઉપયોગ કરી શકીએ તો અસરકારક રીતે આપણે ઊર્જા કાર્યક્ષમ વસ્તુ મેળવી શકીએ છીએ તેથી તે નોડ 2 છે તે ત્યાં સ્થળાંતર બનાવવામાં આવે છે તેથી અસરકારક રીતે હું નોડ 1 પર કામ કરી રહ્યો છું જો કે આ પ્રકારના સ્થળાંતરનો ખર્ચ છે પરંતુ એકંદરે હું કાર્યક્ષમતા મેળવી રહ્યો છું અથવા વીજ વપરાશની દ્રષ્ટિએ જોઈએ તો તે સારો વિકલ્પ હોઈ શકે છે તો બીજું પાસું જે આપણે જોયું છે તે મેનેજમેન્ટ છે તેથી આપણી પાસે સર્વિસ ઓરિએન્ટેશન થી શરૂ થાય છે બિનઉપયોગી તમામ પેકેજો ઘટાડી શકું તેથી હું આગળની વસ્તુઓ વાંચી શકું છું જેમ કે મારે આગળ ક્યાં પગલાં લેવાના છે તે હું કરી શકું છું એક પ્રાથમિક વસ્તુ લિનક્સ કર્નલ છે જે મુખ્યત્વે વસ્તુઓ માટે વપરાય છે તેથી ગ્રાહકની આવશ્યકતા અથવા સર્વિસના પ્રકારને આધારે આપણે મૂળભૂત રીતે આ પ્રકારની સામગ્રીને કસ્ટમાઇઝ કરી શકીએ છીએ તેથી કેટલાક સ્નેપ પરિમાણો હોય જ્યાં પ્રતિ કલાક 100 ઇમેજઓ હોય ત્યાં ઘણી ઊર્જા બચાવી શકાય છે પ્રોડક્શન ક્લાઉડ કર્યા વિના તેમની ઊર્જાને કાર્યક્ષમ બનાવે છે તેથી જો આપણે સંક્ષિપ્તમાં કહેવાનો પ્રયાસ કરીએ તો તે ચોક્કસપણે એક ઉભરતો વિષય છે તેથી શક્ય હોય ત્યાં ઊર્જાનો બચાવ કરવાની જરૂર છે તેથી એક એ છે કે ગ્રીન ક્લાઉડનું માળખું છે તેથી નાની ઊર્જા બચત મોટી અસરમાં પરિણમે છે તેથી તે સ્પષ્ટ પણે VM ની સાઈઝ અથવા નોડ પર આધારિત છે પરંતુ આખી બાબતને ધ્યાનમાં રાખીને તે એક મોટી અસર ઉભી કરે છે જુદી જુદી પદ્ધતિઓને એક સાથે લાગુ કરવાથી મોટી અસર થઈ શકે છે તેથી તે માત્ર ટુકડે ટુકડે જ નહી પરંતુ સામૂહિક અથવા સહકારી રીતે જોવાની જરૂર છે ઊર્જા અને તાપમાન બંનેને ઘટાડવા માટે પાવર અવેર સાથે આવી રહ્યા છે વગેરે વગેરે VM ઇમેજ અને સર્વિસના પ્રકાર બંનેની દ્રષ્ટિએ તેથી સાથે સાથે આજે આપણે સમાપ્ત કરીએ છીએ અને આપણે સમજીએ છીએ તેમ સંશોધન અને સંસાધન વ્યવસ્થાપન માં અભ્યાસ કરવાની ઘણી તક રહેલી છે